ઇજનેરો માટે ડેટા સાયન્સના કોર્સમાં આપનું સ્વાગત છે આ મોડ્યુલમાંડેટા વિશ્લેષણ કરવા માટે R ને પ્રોગ્રામિંગ ભાષા તરીકે રજૂ કરવા જઈ રહ્યા છીએ આ વ્યાખ્યાનમા આપણે R અને સ્ટુડિયો વિશે સંક્ષિપ્તમાં પરિચય આપવા જઈ રહ્યા છીએ R સ્ટુડિયોમાં આપણે જોવાનું છે કે કેવી રીતે વર્કિંગ ડિરેક્ટરી સેટ કરવી R ફાઇલ કેવી રીતે બનાવવી અને તેને સેવ કરવી R ફાઇલને કેવી રીતે એક્ઝેક્યુટ કરવી અને R કોડના ટુકડાઓને કેવી રીતે એક્ઝેક્યુટ કરવા ચાલો પહેલા સમજવી કે R શુ છે R એ એક open source પ્રોગ્રામિંગ ભાષા છે જેનો વ્યાપકપણે આંકડાકીય સોફ્ટવેર અને ડેટા વિશ્લેષણ સાધન તરિકે ઉપયોગ થાય છે R સામાન્ય રીતે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ સાથે આવે છે R બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા પ્લેટફોર્મ વિંડોઝ લાઇન એક્સ અને macOS પર ઉપલબ્ધ છે ચાલો હવે જોઈએ કે આર સ્ટુડિયો શું છે R સ્ટુડિયો એ R માટે ઈન્ટીગ્રૅટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ Integrated Development Environment છે ઈન્ટીગ્રૅટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ એ એક જીયુઆઈ છે જ્યાં તમે તમારા અવતરણો લખી શકો છો પરિણામો જોઈ શકો છો અને પ્રોગ્રામિંગ દરમિયાન વેરીએબલ ક્રિએટ થયા હોય એ પણ જોઇ શકો છો R સ્ટુડિયો ઓપન સોર્સ અને કમર્શિયલ સોફટવેર તરીકે ઉપલબ્ધ છે R સ્ટુડિયો ડેસ્ક્ટોપ વર્ઝન અને સર્વર વર્ઝન બન્નેમા ઉપલબ્ધ છે આ કોર્સ માટે આપણે ઓપન સોર્સ ડેસ્ક્ટોપ એડિશન નો ઉપયોગ કરીશું જેથી તમે આ R સ્ટુડિયોનો ઉપયોગ કરીને તમારા assignments હલ કરી શકો R સ્ટુડિયો વિંડોઝ લાઇન એક્સ અને macOS જેવા વિવિધ પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ છે હવે ચાલો જોઈએ કે R સ્ટુડિયો કેવી દેખાય છે જ્યારે તમે પ્રથમ એપ્લિકેશન ચલાવશો આ રીતે એક R સ્ટુડિયો ઇન્ટરફેસ દેખાય જ્યારે તમે પ્રથમ એપ્લિકેશનને રન કરશો ડાબી બાજુ કોન્સોલ પેનલ જોઇ શકો છો જ્યા તમે ટિપ્પણીઓ લખી શકો છો અને કમાન્ડ ટાઇપ કર્યા પછી તેના પરીણામો જોઇ શકો છો ઉપર જમણી તરફ તમારી પાસે Environmental History pane ઉપલબ્ધ છે તેના બે પ્રકાર છે Environment type જ્યા તમને variables જોવા મળશે જે પ્રોગ્રામિંગ દરમિયાન બન્યા હોય અને તે કામચલાઉ હોય છે બીજી History tab જ્યા તમને તમામ કમાન્ડ જોવામળશે જે તમે પ્રારંભથી અત્યાર સુધી R સ્ટુડિયો મા ઉપયોગમાં લેતા આવો છો જમણી બાજુ નીચે તમારી પાસે બીજી પેનલ છે જેમાં વિવિધ tab શામેલ છે જેમ કે ફાઇલ પ્લોટ પેકેજ અને સહાય ફાઇલ ટેબ તમને ફાઇલ અને ડિરેક્ટરી બતાવે છે જે R ની default વર્કસ્પેસમાં ઉપલબ્ધ છે Plots ટેબ પ્રોગ્રામિંગ દરમિયાન પેદા થયેલ પ્લોટ બતાવે છે અને Packages tab તમને R Studio મા પહેલાથી ઇન્સ્ટોલ કરેલા પેકેજો જોવા માટે મદદ કરે છે અને તે નવા પેકેજો સ્થાપિત કરવા માટે ઇન્ટરફેસ પણ આપે છે Help ટેબ એક ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યાં તમને R Documentation ના Functions વિષેની સહાય મેળવી શકો છો જે R મા બનેલા છે Viewer ટેબ એ આખરી ટેબ છે જ્યા તમે Local Web Contents જોઇ શકો છો જે R ની મદદથી બનેલા છે આ કોર્સ માટે તમે આ ટેબનો વધુ ઉપયોગ કરી શકતા નથી તેથી આપણે Viewer ટેબ વિષે વધુ ચર્ચા કરીશુ નહી અમને આર સ્ટુડિયો કેવી દેખાય છે તે વિશે એક વિચાર આવ્યો છે ચાલો જોઈએ કે આર સ્ટુડિયોમાં વર્કિંગ ડિરેક્ટરી કેવી રીતે સેટ કરવી R સ્ટુડિયોમાં વર્કિંગ ડિરેક્ટરીને બે રીતે સેટ કરી શકાય છે પ્રથમ રસ્તો એ કન્સોલ અને કમાન્ડ સેટ વર્કિંગ ડિરેક્ટરી નો ઉપયોગ કરીને તમે આ ફન્કશન સેટ વર્કિંગ ડિરેક્ટરી નો ઉપયોગ કરી અને ડબલ કોડ્સમાં ડિરેક્ટરીનો માર્ગ આપો જેમા તમે કામ કરવા માંગો છો GUI માંથી વર્કિંગ ડિરેક્ટરી સેટ કરવા માટે તમારે આ 3 બિંદુઓ બટન પર ક્લિક કરવાની જરૂર છે જ્યારે તમે આ ક્લિક કરો છો ત્યારે આ ફાઇલ બ્રાઉઝર ખોલશે જે તમને તમારી વર્કીંગ ડિરેકટરી પસંદ કરવામાં મદદ કરશે એકવાર તમે તમારી વર્કિંગ ડિરેક્ટરી પસંદ કરી લો તમારે more ટેબ મા સેટિંગ બટન પર ક્લિક કરવાથી એક પોપ અપ મેનુ ખુલશે જ્યા તમારે Set as working directory સિલેક્ટ કરવાનુ રહેશે આ તમારી પાસેની વર્તમાન ડિરેક્ટરી પસંદ કરશે જે તમે ફાઇલ બ્રાઉઝરની મદદથી પસંદ કરી હતી એકવાર તમે તમારી વર્કીંગ ડિરેક્ટરી પસંદ કર્યા બાદ તમે R સ્ટુડિયો મા પ્રોગ્રામ માટે તૈયાર છો ચાલો હવે સમજવીએ કે કેવી રીતે R ફાઇલ બનાવવી અને કેટલાક કોડ લખીયે R ફાઇલ બનાવવા માટે ત્યાં 2 રીતો છે પ્રથમ રસ્તો છે ફાઇલ ટેબ પર ક્લિક કરો એટલે ડ્રોપ ડાઉન મેનુ ખુલશેજેમા તમારે new file સિલેક્ટ કરી R script સિલેક્ટ કરવાની રહેશે આવુ કર્યા બાદ તમને એક નવી ફાઇલ ખુલ્લી મળશે બીજી રીત બટનનો ઉપયોગ કરવાનો છે તે ફાઇલ tab ની નીચે છે અને તમે R script પસંદ કરી નવી R script ફાઇલ ઓપન થશે એકવાર તમે R સ્ક્રિપ્ટ ફાઇલ ખોલી લો સ્ક્રિપ્ટ ફાઇલ સાથે R સ્ટુડીયો આ પ્રમાણે દેખાય છે જેમા 3 પેનલ્સ console environmental historyફાઇલ અને પ્લોટ્સ પેનલ દેખાય છે તેની ટોચ પર તમારી પાસે એક નવી વિંડો છે જે હવે સ્ક્રિપ્ટ ફાઇલ તરીકે ઓપન છે હવે તમે R સ્ટુડિયોમાં સ્ક્રિપ્ટ ફાઇલ અથવા પ્રોગ્રામ લખવા માટે તૈયાર છે ચાલો આપણે આને એક નાના ઉદાહરણ સાથે સમજાવીએ જ્યાં હું કોડની પહેલી લાઇનમા a માં 11 assign કરુ છુ અને તમારી પાસે બી છે જે 10 ગુણ્યા છે જે કોડની બીજી લાઇન છે હું 10 વખતના મૂલ્યનું મૂલ્યાંકન કરીશ અને એ વેલ્યુને b મા સોંપીશ અને ત્રીજુ નિવેદન જે a ની પ્રિન્ટ સી છે b આને a અને b સાથે જોડે છે અને પરિણામ પ્રિન્ટ કરે છે તો આ રીતે તમે R માં સ્ક્રિપ્ટ ફાઇલ લખી શકો છો સ્ક્રિપ્ટ ફાઇલ execute કરતા પહેલા એને સેવ કરવી ચાલો જોઈએ R ફાઈલ કેવી રીતે સેવ કરવી ફાઇલ મેનૂમાંથી જો તમે ફાઇલ tab ને ક્લિક કરો તો તમે ફાઇલને સેવ કરી શકો જ્યારે તમે સેવ કરવા માંગતા હોવ જો તમે સેવ બટન પર ક્લિક કરશો તો તે ઓટોમેટીકલી ફાઇલને untitled x નામથી સેવ કરી લેશે આ x ની કિંમત 1 અથવા 2 હશે જેની કિંમત તમે કેટલી R સ્ક્રિપ્ટ ખોલી છે તેના પર આધારિત છે એક સરસ વિચાર એ પણ છે કે તમે save as બટન નો ઉપયોગ કરી શકો છો જે save બટન ની નીચે છે જેનાથી તમે તમારી સ્ક્રિપ્ટ ને મનગમતુ નામ આપી શકો છો ચાલો માની લો કે આપણે Save as બટન પર ક્લિક કર્યું છે આની જેમ એક પોપ અપ વિન્ડો ઓપન થશે જ્યાં તમે સ્ક્રિપ્ટ ફાઇલનું નામ test R તરીકે બદલી શકો છો જેનો તમે હેતુ કરો છો એકવાર તમે નામ બદલી લો પછી તમે સેવ બટન પર ક્લિક કરી સ્ક્રિપ્ટ ફાઇલ સેવ થશે તો હવે આપણે જોયું છે કે R સ્ક્રિપ્ટ કેવી રીતે ખોલવી અને R સ્ક્રિપ્ટ માં કોડ કેવી રીતે લખવા હવે પછીનું કાર્ય R ફાઇલને execute કરવાનુ છે R ફાઇલ execute કરવા માટે ઘણી રીતો છે પહેલો રસ્તો run કમાન્ડ નો ઉપયોગ કરી ને છે આ રન કમાન્ડ GUI ની મદદથી ચલાવી શકાય છે ત્યાં રન બટન દબાવવાથી અથવા તમે શોર્ટકટ કી નો ઉપયોગ કરી શકો છો જે control enter કી છે જ્યા કર્સર હશે તે લાઇન execute થશે બીજી રીત એ છે કે R કોડને R source with echo ની મદદથી execute કરી શકાય છે source and source with echo વચ્ચેનો તફાવત નીચે મુજબ છે Source કમાન્ડ પુરા R ફાઇલને execute કરી ફક્ત આઉટપુટ જ પ્રિન્ટ કરશે જ્યારે source with echo આઉટપુટ ની સાથે બધા કમાન્ડ પણ પ્રિન્ટ કરશે આ એક ઉદાહરણ છે જ્યાં મેં source with echo ઉપયોગ કરીને R ફાઇલ execute કરી છે કન્સોલમાં જોઈ શકો છે કે તે a 11 અને આદેશ b a times 10 અને a b ની આઉટપુટ પ્રિન્ટ સી તેથી a 11 અને b 11 ગુણ્યા 10 એટલે 110 છે તેથી આ રીતે આઉટપુટ કન્સોલમાં પ્રિન્ટ આવશે હવે ચાલો જોઈએ કે R માં કોડના ટુકડાઓ કેવી રીતે એક્ઝેક્યુટ કરવા જેમ તમે પહેલા જોયું છે રન કમાન્ડથી સિંગલ લાઇન execute કરી તો હવે ચાલો આપણે a માટે 14 ની કિંમત સોંપવાનો પ્રયત્ન કરીએ અને પછી તેને રન કરવાનો પ્રયાસ કરો તો તમે આ કેવી રીતે કરશો તમારા કર્સરને એ લીટી પર લઈ જાઓ જે તમે ફેરફાર કરવા માંગો છો તે 11 ને 14 દ્વારા બદલો અને પછી control enter અથવા રન બટનનો ઉપયોગ કરો આવુ કરવાથી કર્સર જે લાઇન પર હતુ તે એકજ લાઇન રન થશે Environment pane મા તમે જોઈ શકો છો કે ફક્ત a ની વેલ્યુ બદલાઈ ગઈ છે અને બી મૂલ્ય સમાન રહે છે આ એટલા માટે છે કે આપણે કોડની માત્ર બીજી લાઈન રન કરી હતી જે a ની વેલ્યુ બદલો પરંતુ આપણે લાઇન 3 નો કોડ ચલાવ્યો નથી એટલા માટે b ની વેલ્યુ પહેલા જેટલીજ રહેશે A ની વેલ્યુ બદલાઈ ગઈ છે પરંતુ b ની વેલ્યુ નહીં સારાંશમાં આપણે એમ કહી શકીએ કે આર કોડની પસંદ કરેલી લાઈનોને એક્ઝીક્યુટ કરવા માટે રન નો ઉપયોગ કરી શકાય છે Source and Source with echo ઉપયોગ આખી ફાઇલ ચલાવવા માટે થઈ શકે છે રન નો ઉપયોગ કરવાનો ફાયદો એ છે કે પ્રોગ્રામ ને troubleshoot or debug કરી શકો છો જ્યારે પ્રોગ્રામનુ આઉટપુટ તમે ધાર્યુ હોય તેવુ ના મળતુ હોય રન કમાન્ડ ઉપયોગ કરવાના ગેરલાભો એ છે તે કન્સોલ ને populates કરે છે અને બિનજરૂરી તેને અવ્યવસ્થિત બનાવે છે હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે R ફાઇલમાં ટિપ્પણીઓ કેવી રીતે ઉમેરવી અને એક કે તેથી વધારે લાઇન મા ટિપ્પણીઓ કેવી રીતે ઉમેરવી તે જોઇશુ